નમસ્કાર આપતી થી બચવાના ઉપાય તથા તેના સિધ્ધાંતો ની લેકચર શ્રેણી માં આપનુ હાર્દિક સ્વાગત છે આ લેકચર માં આપણે જોખમોના સંસ્કૃતિક સિદ્ધાંતો અથવા જોખમો ના સંસ્કૃતિક દ્રષ્ટિકોણ વિશે વાત કરીશુ હુ સુભજ્યોતિ સમદદર DPRI ક્યોટો યુનિવર્સિટી થી છુ આપણે પેલા વ્યાખ્યાનમાં જ સઁસ્કૃતિનો જોખમો પ્રત્યેના ફાળા વિશે ચર્ચા કરી ચૂકયા છીએ અહિ આપણે લોકો ની દૃષ્ટિએ સંસ્કૃતિના સિદ્ધાંતો વિશે શુ કેવા માગે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશુ તથા હવે આપને તે સંસ્કૃતિક સાથે કઇ રીતે જોડાએલ છે તે જોઇશુ મેરી ડુગલ એ 1966 માં બાર પાડેલ માનવ શાસ્ત્ર ના આધુનિક વર્ગ ના પુસ્તક ને ધ્યાનમા લઇશુનૈતિક જોખમોના પ્રદુષણ અને તેના ભયે વિશે વાત કરીશુ તેણીએ વાત કરી હતી કે વર્ગીકરણની અસંગતતાઓ જયુસ ના કિસ્સામાં આહારમાં પ્રતિબંધ અને ઇઝરાયેલી લોકો કે જેમની પાસે ડુક્કરનું માંસ કે સાપ ખાવા માટે નથી પરંતુ તેઓને અશુદ્ધ માનવામાં આવે છે કેમકે તેઓમાં અસંગતતા છેતો વર્ગીકરણની અસંગતતાઓ જેમકે સાપજે જમીન પર રહે છે છતાં તેમને પગ નથી તે ખૂબ જ દુર્લભ છે તેથી તમારે સાપને ન ખાવા જોઈએ તે જ રીતે તમારે ડુક્કરનું માંસ પણ ન ખાવું જોઈએ કેમકે તેઓ પાસે કલોવન હૂવ્સ હોય છે પણ તેઓ કડ ને ચાવી શકતા નથી તે ઘોડા અને ગાયથી વિપરીત હોય છેતો તે આ અસંગતતાઓ વિશે સ્પષ્ટ છે તેથી તમારે તે ન ખાવું જોઈએ તે જ રીતે તેણીના માનવા મુજબ બીજું ઉદાહરણ જેમકે યુગાન્ડાની હિમ આદિજાતતેઓ પશુપાલન પર આધારીત છેતેઓ પશુધન અને સ્ત્રી પર આધારીત છે તેઓએ પશુધનને અડવું ન જોઈએઆ આદિજાતિ કે જેઓની આજીવિકા પશુપાલન પર આધારીત છેતેઓની સ્ત્રીઓ પણ પશુધનને અડી શકતી નથી તેઓનું એવું માનવું છે કે જો સ્ત્રીઓ પશુધનને અડશે તો તે મરી જશેએ જ રીતે 14મી સદીમાં યુરોપના કિસ્સામાં ત્યાં પાણીની ગુણવત્તાની તકલીફ ખૂબ લાંબા સમય સુધી હતી પણ તે લોકો માટે વધુ આપત્તિજનક સ્થિતિમાં મૂકી દીધા હતાતે ખૂબ જટિલ ચિંતાજનક ગણવામાં આવી અને તેનો આરોપ અમુક લોકો પર મુકવામાં આવ્યો અને તે અમુક લોકોએ સાચે જ પાણીને દુષિત કર્યું હતું તો તેઓએ યુરોપમાં અમુક લોકોને બરતરફ કરવાનું ચાલુ કર્યુતો જોખમોની સંસ્કૃતિ પધ્ધતિ મુજબ તેઓએ જોખમી ઘટનાઓની કિંમત સમૂહ મુજબ ફાળવણી કરીએક સંસ્કૃતિમાં તેઓએ વ્યાખ્યાયિત કર્યું કે આ સાચું છે અને આ સારું નથીઆ સારું છે અને આ ખરાબ છે આ સ્વીકારવા લાયક છે આ સ્વીકારવા લાયક નથી આ શુદ્ધ છેઆ અશુદ્ધ છે બરાબર તેથી દરેક સંસ્કૃતિની પોતાની કિંમત હોય છે અને આ કિંમત મુજબઆ લેન્સ પ્રમાણે ચાલો જોઈએ શું જોખમી છે શું જોખમી નથીશું શુદ્ધ છે શું અશુદ્ધ છે બરાબર અને આ માહિતી એ લોકોએ તેમના સભ્યો સુધી ફેલાવી દીધી મેરી દુગલ એ કહ્યું હતું કે આપણે સંસ્કૃતિની શ્રેણીની જરૂર છે પાસે ઘણી સાંસ્કૃતિના પ્રકારો છે પણ આપણે તેને સમૂહમાં વિભાજીત કરી શકીએ તેણીએ કહ્યું હતું કે આપણે તેને ગ્રીડ અને ગ્રુપ ની પધ્ધતિ મુજબ વિભાજીત કરી શકીએ છીએ આપણે તેને વિશ્લેષણની રીતે વધુ સારી રીતે વિભાજીત કરી શકીએ શા માટે આપણે ગ્રીડ અને ગ્રુપ પ્રકારની પધ્ધતિની જરૂર છે જે સંસ્કૃતિને આપણે ગ્રીડ અને ગ્રુપ પધ્ધતિ પ્રમાણે વિભાજીત કરીશું તેણીએ 1978માં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં તેણે પરંપરાગત માનવશાસ્ત્રી પર દાવો કર્યોમાનવશાસત્રના સંસ્કૃતિ પરના અભ્યાસ પ્રમાણે સંસ્કૃતિની શ્રેણીમાં અભાવ હતો તેથી જો તમે કોઈ સંસ્કૃતિ વિશે આફ્રિકામાં અભ્યાસ કરો છો તેની તમે એશિયામાં સંસ્કૃતિનો અભ્યાસ કરો છો તેની સાથે તુલના ન કરી શકોતો માનવ શાસ્ત્રીઓ તેના તારણોને સામાન્ય ન માને તે રીતે તે પ્રશિક્ષીત હોય છેતેઓ સ્થાનિક હોય છેતેના તારણો સંદર્ભીત હોય છે તો અમુક સામાન્યપણા સુધી પહોંચવા સુધીમાં આપણે સંસ્કૃતિનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તેણીએ કહ્યું હતું કે આપણે ગ્રીડ અને ગ્રુપ ની પધ્ધતિ મુજબ સંસ્કૃતિને શ્રેણીમાં વિભાજીત કરવી જોઈએ જે લોકો સમજી શકે તેણીએ કહ્યું કે આપણે તે બે તત્વો દ્વારા કરી શકીએ એક કે જેના દ્વારા આપણે વાતચિત કરી શકીએતે વાતચીત ને તેણે સમૂહ તરીકે ગણીઅને હવે વાતચીત ને તેમણે ગ્રીડ તરીકે ગણાવી સમૂહ સામાન્ય રીતે વ્યક્તિના સામાજિક નિવેશની પદવી રજૂ કરે છેહું કેટલી વાર કોઈને મળી તે પરિણામ દર્શાવે છેતે સમૂહના લોકો વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે તે હું તે લોકો સાથે કઈ રીતે રહું છું તેના દ્વારા રજૂ થાય છેહું ત્યાંના દરેક લોકો સાથે કઈ રીતે વાતચીત કરું છુંહું તે લોકોને વારંવાર મળું છું કે ભાગ્યે જ મળું છુંહું તેમાના બધાને ઓળખું છું કે કોઈકને જ ઓળખું છુંકઈ રીતે આ લોકો એકબીજા સાથે વાતચીત કરે છેતે સમુહની હદ પર આધારિત છે અમુક સમૂહ ખૂબ ફ્લેક્સિબલ હોય છેતેના નેટવર્ક ખૂબ ઓછા હોય છેઓછી ઘનતા હોયતેઓ ઘણીવાર ભાગ્યે જ મળતા હોય તો ઘણીવાર ખૂબ વધારે મળતા હોય છેતો ઓછા અને નબળા સમૂહ જેમકે ઓપન એન્ડેડ વાતચીતઅમુક પડોશીઓ ભાગ્યે જ એકબીજા સાથે વાતચીત કરે છેતેઓ જાણે સહકાર્યકર્તા ની જેમ સ્પર્ધાત્મક રીતે વર્તે છે તેઓ કોઇ હોસ્પિટલ કે શાળા કે કમ્પની માં કામ કરતાં નથીપરંતુ તેઓ ખૂબ સ્પર્ધાત્મક હોય પણ ખૂબ ઓછા સંપર્કમાં હોય છેબીજી બાજુ સામસામે વાતચીત પણ કરતા હોયજેમ ગામડાંમાં એકબીજાને મળતા હોય છેત્યાં બધા લોકો બધાને ઓળખતા હોયતેમના સંબંધો ખૂબ મજબુત હોય છે અને તેઓ એકબીજાના કામ પર આધારીત હોય છેતેઓ વધુ પ્રમાણમાં એકબીજા પર આધારીત હોય છે અને તેઓમાં સામાન્ય રીતે વધારે એકતા હોય છેજેમકે તમે જોઈ શકો કે ગામડાઓમાં શહેરની સાપેક્ષે વધુ એકતા હોય છેતો એક બાજુ નાનું જૂથ જયારે એક બાજુ મોટું જૂથ છે અને આપણી પાસે ગ્રીડ પણ છેજ્યારે હું કોઈ ચોક્કસ સમૂહને અનુસરું છું ત્યારે હું ક્યાં પ્રકારના નિયમો પાડું છું અને ક્યાં પ્રકારના અનુસરવા જોઈએ તે ગ્રીડ દર્શાવે છેજયારે હું કોઈ સમુહની સભ્ય હોય ત્યારે કેવા અવરોધ આવી શકે તે દર્શાવે છેશું તે લોકો મને સમલૈંગિકતા કે સમાનતાના હકો સ્ત્રી માટે આપશેસમલૈંગિકતાનો પ્રકાર છે સ્ત્રીત્વં તો તેને એ લોકો કઈ રીતે જોશેજ્યારે એક સમૂહ માટે તો તે જુથના નિયમનો જ પ્રકાર છે અમુક જૂથ સમલૈંગિકતાને પરવાનગી આપે છે જ્યારે અમુક નથી આપતાવંશવેલોસગપણજાતિરેસ એ બધું જૂથના નિયમો પર આધારિત છે કે તેઓ સમલૈંગિકતાને સ્વીકારશે કે નહીંતેને ગ્રીડ કહે છે જ્યારે બધા વચ્ચે સમાનતા હશે તો આપણે ઓછી ગ્રીડ ની જરૂર પડશેસમાનતા વાદની બાબતે કોઈ પણ વ્યક્તિ કોઈ જાતની સામાજીક પ્રવૃતિમાં જોડાતા અટકાય છેજેમકે રેસ જાતિઉંમર વગેરેને અનુલક્ષીને બધાને સમાન ગણવામાં આવે છે બીજા કિસ્સામાં લોકો પ્રતિબન્ધીત હોય છેઆપણે જોઈ શકીએ કે તેમની પ્રવૃત્તિ પર જાતિપંથ વર્ગ પ્રમાણે પ્રતિબંધ હોય છે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આ પ્રકારે ભેદભાવ રાખવામાં આવે છેલોકો આ પ્રકારની સ્થિતિમાં પણ ભેદભાવ રાખે છે તો જેમ સમૂહ નાના હોય તેમ તેનું નેટવર્ક રેડિકલ હોય છેઅને જેમ સમૂહ મોટા હોય તેમ તેમની વચ્ચે જોડાણ હોતું નથીનાના સમુહોમાં વતચિત ભાગ્યે જ થાય છે જયારે મોટા સમુહોમાં ક્યારેક જ વતચિત થાય છેવતચિતની વ્યક્તિગત હદો નાના જૂથમાં ઓછી જ્યારે મોટા જૂથમાં વધારે જોવા મળે છે જ્યારે ગ્રીડ ઓછી હોય તેનો મતલબ કે તે ખાસ સમૂહસમુદાય કે સમાજ માટે વપરાય છેઓછી ગ્રીડ કે વધુ ગ્રીડ ક્રમશઃ આડી અને ઉભી લાઈન માં દશાર્વે છેએક ખૂબ ઉચાનીચી છે જયારે એક ખૂબ સમાન છેવિશેષતા તો એ છે કે તે નાના જૂથમાં ઓછી હોય છે તેમાં બધા લોકો પાસે સરખા જેવું જ કામ હોય છે વધુ ગ્રીડ ના કિસ્સામાં તમે શું છો તેની ફાળવણી તમારી સિદ્ધિ પર આધારીત છેતમે શું સિદ્ધ કર્યુ છે તેની માટે તમે જ જવાબદાર છોનહીં કે તમારા પિતા શું હતાતમારી માતા શું હતી કે તમારા પૂર્વજો શું હતાતમે કઈ જાતિ માંથી આવો છોજયારે ઓછી ગ્રીડ ના કિસ્સામાં ત્યાં સમાનતા વાદ હોય છેબધા લોકો સમાન હોય અમુક ભદ્ર લોકો સારા એવા એક્સેસ હોય છેજ્યારે બીજા લોકો ખૂબ ઓછા એક્સેસાઇઝ હોય છે જો આપણે આ જૂથની માહિતીને ગ્રુપ અને ગ્રીડ માં ટેબલ રૂપે મૂકીએ એટલે આપણને ચાર શ્રેણી મળે ABC અને Dહવે જયારે આપણે A D C તરફ આગળ વધી ત્યારે આપણે કહી શકીએ કે A થી D માં A સ્વતંત્ર રીતે વર્તે છે જ્યારે D સમાનતાની રીતે અને C અધિકૃત રીતે વર્તે છેAના કિસ્સામાં સ્વતંત્રતા વાદમાં નાનું એવું વર્ગીકરણ કરવામાં આવે છે તેઓને કોઇ અલગ કરી શકતું નથીતેઓમાં કોઈ ભેદભાવ કરી શકતું નથી કેમકે તેઓ સ્ત્રી છે Cના કિસ્સામાં કે જે વાંશિક છે તેની દરેક સામાજિક સાંસ્કૃતિક અને વ્યક્તિ ગત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે ઉપર આપેલ ચિત્ર મુજબ આપણે જોઈ શકીએ કે અમુક વ્યક્તિ વાદી જ્યારે અમુક વાંશિકસમાનતા વાદી સરમુખત્યાર વાદી એમ અલગ અલગ હોય છે ચાલો આપણે સમાનતા વાદની રીતે જોઈએ તે રોલ ને સારી રીતે વ્યાખ્યાયીત કરે છેજો મજબૂત સામ્યવાદ હોય તો કોઈ લોકો ઊચ્ચ સ્તર પર હશે જયારે બીજા લોકો નીચેના સ્તર પર હોય છેતેઓ સખત રીતે વ્યાખ્યાયીત કરે છે જેમકે જાતિવાદ તે વફાદારી અનુભવે છે તમે કહી શકો કે હેલો હું તમારા પ્રત્યે વફાદાર છુંહું તમારી આજ્ઞાનું પાલન કરીશ જાણે મારા રાજાની જેમતો ત્યાં રાજા છે ત્યાં પ્રવર્તમાનમાં વિષય અને અસમાનતા છેતો અસમાનતા વાજબી અને લાયક હોય છેઅસમાનતા ત્યાં હોય છે કેમકે લોકો અલગ અલગ ક્ષમતા ધરાવે છે તેથી અસમાનતા વાજબી છે વ્યક્તિત્વના કિસ્સામાં વ્યક્તિ સમાજ કે સઁસ્કૃતિ બધું અલગ અલગ તેમની પસંદ મુજબ હોય છેતેમની સાથે કોણ ક્યારે જોડાઈ શકે તે તેમની વ્યક્તિગત પસંદગી હોય છેતે લોકો પાસે પૂરતી સ્વતંત્રતા હોય છે અને લોકોને પરસ્પર સપોર્ટ હોતો નથી કેમકે આપણો સમાજ ખૂબ વ્યક્તિવાદ છેતમે શું કરી શકો તો પણ હું તમારી મદદ નહીં કરું અને કોઈ સાથે વાત પણ નહીં કરું તો તમે સ્વતંત્ર છો તમે કંઈપણ કરી શકો છો જે તમે ઈચ્છોતમે કોઈપણ સાથે વાતચીત કરી શકો છોતમે ઈચ્છો તો તમે સમલૈંગિકતા પણ અપનાવી શકો છોતમે નારીવાદી પણ થઈ શકો છોતમે રેડિકલ થઈ શકો છો ત્યાં સુધી કોઈને નુકસાન પહોંચાડ્યા વગર તો કંઈપણ પ્રાપ્ત કરવા તમે પૂરી રીતે સ્વતંત્ર છો સમાનતાવાદના કિસ્સામાં બધા લોકો સમાન હોય છે ત્યાં કોઈ નેતા હોતા નથીત્યાં પદ કે પ્રતિષ્ઠાને આધારે પણ કોઈ જાતનો ભેદભાવ હોતો નથીત્યાં કોઈ અલગ નથી અને ત્યાં ખૂબ એકતા હોય છેલોકો એકબીજાને મદદરૂપ થાય છેપણ ત્યાં એક સમસ્યા છે કે તેઓ પોતાને ખૂબ મજબૂત સમજે છેતો આપણે તેમની અને આપણી માનસિકતા વચ્ચેનો ભેદ જોઇ શકીએ છીએ તો આપણે શિકારી ભેગા કરવાના બેન્ડ ના કિસ્સામાં જોઈ શકીએ કે અમુક ગુનાની વાતમા સરમુખત્યાર શાહી જીવલેણ સાબિત થાય છેઅહીં કોઇ લોકો શાસક હોય છેજીવનમાં લોકો દ્વારા લાદવામાં આવેલી મર્યાદા હોય છે જેમકે સૈનિકો દ્વારા પરાજીત કરવામાં આવે છેતેઓએ રાજાની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે તેઓ વચ્ચે વિશ્વાસ કે સમજૂતિ હોતી નથીતેમાં એક વ્યક્તિનું બીજા પર પ્રભુત્વ હોય છે તેઓ પોતાની જાતને અટકાવે છે પોતાને ગુલામ બનાવી રાખે છે જેમકે મેં કહ્યું એમ કેદીની જેમસમુહનો દરેક સભ્ય 4 સમૂહ અને ગ્રીડ ની રીતે વિભાજીત થાય છેતેઓ સાંસ્કૃતિક સમૂહમાં વર્ગીકૃત થાય છેતે સામાજીક દ્રષ્ટિએ જુદી રીત જુદી જુદી કિંમત જુદા દ્રષ્ટિકોણ અને વિકલ્પો હોય છેતેઓમાં જૈવિક લક્ષણો હોતા નથી તે તેની કિંમત દર્શાવે છે તેઓ કઈ સઁસ્કૃતિમાંથી આવે છે તે ભાગ ભજવે છેતો અમુક લોકો ચોપસ્ટિક થી ખાય છેતો અમુક લોકો સાંસ્કૃતિક શોક અનુભવે છે જેમકે તે કાંટા અને છરીથી ખાય છેતમારે લોકોએ દારૂ ન પીવો જોઈએમુસ્લિમ લોકો જેમકે વિદેશીઓ શ્રીલંકા કે દક્ષિણ ભારતમાં જોવા મળતા લોકો રૂપાળાં હોય છે તે અચંબાની વાત છે આપણી પાસે માણસોની વિશેષતાના વિવિધ દ્રષ્ટિકોણ છે1978માં માઈકલ થોમસન એ સાંસ્કૃતિક પદ્ધતિ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો હતો કે વાસ્તવમાં આ સાંસ્કૃતિક પદ્ધતિ અસ્તિત્વમાં નથીતેના આધારે વ્યાખ્યાયીત થાય છે કે લોકો કઈ રીતે જોખમ લે છે આપણે સાંસ્કૃતિક પદ્ધતિ વિશે ચર્ચા કરી ચુક્યા જેમાં વાંશિકતાને લીધે સમાનતા વાદ જોવા મળે છેદરેક લોકો સમાનસ્વતંત્ર અને સરમુખત્યાર છે દરેક લોકો જુદા જુદા દ્રષ્ટિકોણથી જોખમ જોઈ શકે છે તે આપણે અહીં ચર્ચા કરીશું વ્યક્તિવાદીના મત મુજબ તેઓ માને છે કે પ્રકૃતિ પોતાનો ભાગ ભજવે છે પછી ભલે માણસ ગમે તેટલો તેને ખલેલ પહોંચાડે પ્રકૃતિ તેને સંભાળી લે છેતે ખૂબ બળવાન છેતો તમારી ખુશી માટેતમારી સિદ્ધિ તમારી સફળતા માટે તમે પ્રકૃતિનો જેટલો ઈચ્છો તેટલો ઉપયોગ કરી શકોતો પ્રકૃતિનો આ ગુણ દર્શાવે છે કે માણસ પ્રકૃતિને વાપરવા માટે સ્વતંત્ર છે તેને કોઈ નિયત્રણ કે સહકારની જરૂર નથી તો ત્યાં કોઈ જાતનું જોખમ રહેતું નથીલોકો પ્રકૃતિનું શોષણ કરવા માટે સ્વતંત્ર છે કેમકે અહીં ખૂબ સ્પર્ધાત્મક સમાજ છે દરેક લોકો સ્વતંત્ર છે અને પોતાની સ્થિતિ માટે જવાબદાર છે સમાનતાવાદના કિસ્સામાં આપણે જોઈ શકીએ કે તે વ્યક્તિવાદથી એકદમ વિરુદ્ધ છે તેઓ વીચારે છે કે પ્રકૃતિ સંવેદનશીલ છેએક નાની ભૂલ પણ પ્રકૃતિને નીચે પછાડી શકે છે જેમકે પહાડ પર પડેલો દડો જો આપણે ખાલી એને અડી તો પણ તે પડી જાય તો તેને કન્ટ્રોલ કરવું ખૂબ જરૂરી છે અને સહકાર પણ જરૂરી છે આ પ્રકારની સ્થિતિથી બચવા માટે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તો અપણે એકબીજાને આપત્તિથી જોખમથી બચાવવા જોઈએ જેથી આપણે વન્શવેલો મેળવી શકીએતેઓનું માનવું છે કે પ્રકૃતિને સહેલાઈથી શોષી શકાય પણ તેના ચોક્કસ નિયમો છેતેની ચોક્કસ મર્યાદા છેઆ મર્યાદા એટલે મૂકવામાં આવી છે કેમકે તેની પાસે કડક ઓથોરિટી છેતો અધિકારી કે ઉચ્ચ પ્રકારના માણસો કે રાજા તેઓ જાણે છે કે કઈ રીતે નિયમો પાડવા તો તેના આધારે છે તજજ્ઞો કહી શકે છે કે શું સાચું છે ને શું ખોટું છેરાજા તમને કહી શકે છે કે શું સાચું છે ને શું ખોટું છે તો તમારે તે હદને અનુસરવી પડે છેતો તમે પ્રકૃતિનું શોષણ કરી શકો છો પણ એક ચોક્કસ પોઈન્ટ ચોક્કસ હદ સુધી જ પ્રકૃતિને શોષી શકોજો તમે હદ વટાવી તો તમે પ્રકૃતિને જોખમમાં મુકો છો જયારે બીજી તરફ તે કોઇ આગાહી વગર જ જીવલેણ સાબિત થાય છે તો તેઓ જાણતાં નથી કે જોખમ શું છેતેનાથી બચી શકાય કે નહીંતેની સાથે કઈ રીતે લડવું કે તેને કેમ સંભાળવું તેના વિશે કઈ જાણતા નથી તેથી તમારે તેની સામે લડવા માટે ફક્ત પ્રયત્નો કરવા જોઈએ તે ખૂબ સંવેદનશીલ છે હવે આપણે જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરીશુંએક કે જે વ્યક્તિવાદી છે તેને જોખમનો ડર રહે છે જે અવરોધ દૂર કરે છે સમાનતાવાદી કે જે જોખમોની આપતિજનક સ્થિતિમાં એકતા દર્શાવે છેઉદાહરણ તરીકે ગ્લોબલ વોર્મિંગ હીરાચીસ્ટ જોખમથી ડરે છે અવ્યવસ્થિત થઈ જાય છે ઉદાહરણ તરીકે ગુના કે સામાજિક વિચલન જોખમના કોઈ પોઇન્ટ પર ડર જીવલેણ સાબિત થઈ શકે છેતે એમ નથી કે તેઓ ગમે તે કરી શકે છેઆપણે અહીં વાત કરીશું કે દરેક લોકો કઈ રીતે પોતાના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી જોખમને જોવે છેતો જોખમ એ ઉદેશ્ય નથી અને તે આપત્તિ આધારીત છે પરંતુ તે લોકો કેટલા સઁસ્કૃતિ લક્ષી છે તેના પર આધારીત છેઆપણે દરેક કિસ્સામાં કયા દ્રષ્ટિકોણથી તેની કિંમત જોઈ છીએ તેના પર આધારીત છે જેમકે વ્યક્તિવાદી સમાનતાવાદીહીરાચીસ્ટ ફેટલીસ્ટ વગેરે સ્ટીવ રેનરે આ વિચારને વિકસિત કર્યોતેણે જોખમમાં અને સામાન્ય રીતે પોલીથેટિક કોન્સેપ્ટ વિશે વાત કરી હતીઆપણે જોખમને વિપરીત ઘટનાઓની સંભાવના અને મેગ્નીટ્યુડ તરીકે ધારીશુંજેથી કંઈક થશેવિપરીત ઘટના ઘટશે અને તેનું પરિણામ પણ વિપરીત હશે પણ તેની દ્રષ્ટિએ જે જોખમની વાત કરી તે સાચા જોખમ કરતાં વધારે છેદરેક માણસ પ્રમાણે તે દ્રષ્ટિકોણ બદલાય છેતેનો કોઈ એક મતલબ નથી જોખમ પોલીથેટિક છેતો તેને વિતજેનસ્ટાઇન પરથીઆ રીતે તેને આ ફિલોસોફિકલ વિચાર આવ્યોતો તેણે તમને પૂછ્યું કે ગેમ નો મતલબ શું છેજો તમે ગેમ ને જોશો તો બધી ગેમ માં જે સમાન છે તે નહીં જોઈ શકો ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ચાર ગેમ છેક્રિકેટ સોકરચેસ અને સોલિતાઇર પ્રથમ ભાગમાં બધાને ગેમ તરીકે ધારી છે પણ તેમાં એકબીજા વચ્ચે ખૂબ જ ઓછી સમાનતા જોવા મળે છેઉદાહરણ તરીકે ક્રિકેટ અને સોકર બંનેમાં એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે આ તેની સમાનતા છે પણ તેના નિયમો ધ્યેય અને વ્યૂહરચનમાં ઘણો ફેરફાર છે જયારે બીજી બાજુ તે ચેસ અને સોલિતાઇર થી એકદમ અલગ પડે છે જ્યારે ચેસ અને સોલિતાઇર અમુક હદે સમાન છે કેમકે તે બંને બોર્ડ પર રમવામાં આવે છે અને તેમાં વધુ સ્પર્ધા નથી આપણી પાસે શ્રેણીની લિંક છે જે સોકર ક્રિકેટ ચેસ અને સોલિતાઇર સાથે જોડાયેલ છેપણ તેઓ વચ્ચે ફક્ત એક લક્ષણ કે કોઈ એક શરત જ તેને ગેમ કહેવા માટે પૂરતી છે આ રચનાના કોન્સેપ્ટ ની પદ્ધતિમાં ચેઇન ના એક છેડે રચનાઓના વર્ગ જરુરી નથી તેઓ સામાન્યપણે જ સાથે હોય છેજયારે બીજી તરફ બધા સમાનતા ધરાવે છે અને તેઓ ધ્યેય લક્ષી હોય છે પરંતુ ફકત ગેમ ની લાક્ષણિકતા જ ગેમ ને વ્યાખ્યાયિત નથી કરતી તેના માટે બીજા લક્ષણો પણ જરૂરી છે તો તેઓ વચ્ચે અમુક સમાનતા છે તો અમુક અસમાનતા પણ છે તો તેને ગેમ તરીકે વ્યાખ્યાયિત કરવા કોઈ એક લક્ષણ જરૂરી છે પણ તે પૂરતું નથીતે જ રીતે લોકો બે વસ્તુ વચ્ચેની સંભવિત પસંદગી માટે વધુ કાળજી લેતા નથીજોખમના મેનેજમેન્ટના નિર્ણય વિશે સંભવિત ચર્ચા કરી જયારે વધુ સંભાવના અને વધુ મેગ્નીટ્યુડ હોય ત્યારે કાંઈ મૂંઝવણ રેતી નથી ત્યારે લોકો જોખમને સ્વીકારે છે અને તેમને કાંઈ સંભાળ હોતી નથી ઓછી સંભાવનાના કિસ્સામાંજેમકે રેડિએશન એક્સપોઝર દવા પરનું લેબલ કે પરમિસિબલ લેવલ કે સંભવિત કેન્સરના કારસીનોજન્સ આ પ્રકારની ઓછી સંભાવનાની ઘટના જોખમને સ્પષ્ટ રીતે વર્ણવી શકતી નથી તેણે તેના માટે એક મોડલ તૈયાર કર્યું જેનું નામ TLC છેજેનો મતલબ ટરસ્ત લાએબીલીટી અને કનસેન્ટ Trust liability and consent છે જોખમની પોલીથેટિક વ્યાખ્યા મુજબ સંભાવના અને મેગ્નીટ્યુડ એ જોખમના પરંપરાગત રસ્તાઓ છે પણ તે પૂરતા નથી આપણે એમાં TLC ઉમેરવું પડે આ ટરસ્ત લાએબીલીટી અને કનસેન્ટ Trustliability and consent નો સિદ્ધાંત છે જે જોખમને વર્ણવે છે જેમકે ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ જો આપણે લોકોને કહેવું હોય કે શું કરવું જોઈએ તો આપણે TLC કોન્સેપ્ટ નો ઉપયોગ કરીશું તો કઈ રીતે પ્લાન્ટ ની જરૂરિયાતની સમસ્યા ઉદભવે છેન્યુક્લિઅર પાવર પ્લાન્ટ ની શું જરૂર છેતો તે બધું કોઈ વ્યક્તિ કે જે પ્લાન્ટ ચલાવે છે તે વ્યાખ્યાયિત કરે છેજે તેની જવાબદારી લે છેજો કાંઈ થાય તો તેને તેમાંથી નફો મળે છેતો આ જયારે આપણે જોખમો અને ટેક્નોલોજી નું વ્યવસ્થાપન વર્ણવતા હોય ત્યારે ધારવામાં આવે છે જયારે આપણે આ પ્રકારના જોખમના વ્યવસ્થાપનની વાત કરતાં હોઈએ ત્યારે વિશ્વાસ એ જટિલ સમસ્યા છે જેના વિશે મેં અહીં તમને માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર